તેથી થોડુંક આપણે સિંગલ ફેઝ ટ્રાન્સફોર્મર વિષે જોયું છે પછી અમે 3 ફેઝ ના ઇન્ડક્શન મશીનો ફક્ત ટૂંકમાં જ જોયા છે ઇન્ડક્શન મશીન માટેનો મોટાભાગનો સમય આપણે અંદાજિત અથવા સમકક્ષ સર્કિટ ને બરાબર બનાવવા માટે વાપર્યો છે તેથી આ કોર્સ માટેનો આ છેલ્લો વિષય હશે તેથી હું તેની ચર્ચા કરીશ તેનો અર્થ એ છે કે પ્રથમ વર્ષના સ્તરે વિગતવાર નહીં કેટલાક વિચારો પ્રાપ્ત થશે તેથી DC મોટર્સથી પ્રારંભ કરો તેથી વસ્તુઓ ખૂબ સરળ છે વસ્તુઓ એકદમ સરળ છે તેથી મૂળભૂત પ્રકારનું DC મશીન એ કમ્યુટેટર પ્રકારનું હોય છે આ ખરેખર એક ઓલ્ટર્નેટિંગ કરંટ મશીન છે પરંતુ તે એક વિશેષ ઉપકરણથી સજ્જ છે જેને કમ્યુટેટર કહેવામાં આવે છે જે અમુક પરિસ્થિતિઓમાં ઓલ્ટર્નેટિંગ કરંટ ને ડાઇરેક્ટ કરંટ માં રૂપાંતરિત કરે છે DC વોલ્ટેજ અથવા DC કરંટ નો અર્થ થાય છે કે તે કોંસ્ટંટરહે છે તેથી જેને તમે સામાન્ય રીતે પાવર કહો છો તે AC છે પરંતુ અમુક પ્રકારની મિકેનિઝમનો ઉપયોગ કરો કે જેના લીધે તે DC માં રૂપાંતરિત થઈ જશે તેથી હવે DC મોટરનો અભ્યાસ કરીશું પરંતુ જનરેટરનો સિધ્ધાંત ખૂબ જ સરળ છે ગમે તે લખાણ હોય તે ફક્ત હું કહી રહ્યો છું તેથી જ્યારે તમે અભ્યાસ કર્યો કે સિંગલ ફેઝ AC સર્કિટ ના આ પ્રકારો બતાવવામાં આવ્યા છે કે emf કેવી રીતે પેદા થાય છે તેથી આ ડાયગ્રામપણ જુઓ જો તમે આને જોશો તો આ ચુંબક છે આ N ચુંબક છે N અને S આ બે પોલ્સ છે અને પછી માનો કે કોઇલ ક્લોકવાઇસ દિશા માં ફરી રહી છે આ ગતિ ક્લોકવાઇસ દિશા માં આપવામાં આવી છે આ કોઇલની એક સાઈડ છે અને આ કોઇલની બીજી સાઈડ છે ખાલી એક ટર્ન બતાવવામાં આવ્યું છે હવે જ્યારે કોઇલ આ સ્થિતિ માં હોય છે તેથી ફ્લક્સ N થી S તરફ આગળ વધે છે અને તે ફરી રહ્યું છે તેથી આ સ્થિતિ પર તમે જેને ફ્લક્સ લિન્કેજીસ કહો છો તે મહત્તમ હશે અને આ કોઇલની બીજી સાઈડ છે બેક કોઇલ અને આ વસ્તુ છે જે તમે અહીંથી બહાર કાઢો છો જેને તમે આ પોલ કહેશો તેથી ત્યાં ધારી લેવામાં આવશે કે અહીં કોઈ ફ્લક્સ લિંકિંગ નથી અને અહીં કંઈપણ હશે નહીં અને ફક્ત આ સ્થિતિ હેઠળ ફ્લક્સ લિંકિંગ મહત્તમ હશે જો તમારી પાસે ફક્ત એક જ ટર્ન છે જો તમારી પાસે વધુ સંખ્યામાં ટર્ન્સ છે અને જ્યારે તે ફરી રહ્યું છે ત્યારે આ સ્થિતિ માં ફ્લક્સ લિન્કેજ મહત્તમ રહેશે માની લો કે જ્યારે તે આવી રહ્યું છે તે 90 o ફરે છે તે સમયે આ સ્થિતિ માં તે આ રીતે ફરી રહી છે તેથી આ સ્થિતિ ટોપ પર આવશે અને આ સ્થિતિ તે સમયે આવશે જ્યારે ફ્લક્સ લિન્કેજ 0 હશે કારણ કે આ તે સમયે આની બહાર હશે તેથી આ તેટલા માટે જ ફરી રહી છે અને વોલ્ટેજ જેને તમે ઓલ્ટર્નેટિંગ વોલ્ટેજ emf કહો છો તે કોઇલ માં ઇંડ્યુસ થાય છે અને આ તે બાહ્ય જોડાણો છે જે આ સાઈડ જતાં રહ્યા છે માની લો કે તમે જોડેલ કોઈક મિકેનિઝમનો ઉપયોગ કરો છો તેથી આ ખરેખર N થી S સાઈડ છે તેથી જ આ એક ફ્લક્ષ છે અને જેને તમે કરંટ કહો છો તેને કંઈપણ ઓલ્ટર્નેટિંગ આપવામાં આવે છે માત્ર વસ્તુ એ છે કે emf ફક્ત આ બે ભાગોને ઇંડ્યુસ કરશે આ બે ભાગો કોઇનસાઇડ થાય છે પરંતુ અહીં બેક કોઇલ હેઠળ નહી કારણ કે આ મુખ્ય ભાગ છે અને આ તે આ સ્થિતિ છે કે જ્યાં આ મહત્તમ ફ્લક્ષ ને લિન્ક કરશે કે અને emf મહત્તમ ઇંડ્યુસ થશે તેથી આ એક સરળ વસ્તુ છે તેથી આ એલીમેંટરીજનરેટર છે હવે આ એ છે જેને હું કહું છું આ અને આ emf મૂળભૂત રીતે ફેરાડેનો ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શન નો નિયમ છે અને આ જે હું કહું છું તે પ્રશ્ન છે તેથી વિદ્યુત જનરેટરના મૂળભૂત આવશ્યક ભાગો તે મેગ્નેટીકક્ષેત્રમાં છે હવે સ્લેશ કંડક્ટર જે ફ્લક્ષ ને કાપવા માટે પણ ખસેડી શકાય છે તેથી મેગ્નેટીક ફિલ્ડ માં તે જરૂરી છે અને તમે જેને કહો છો તે કંડક્ટર પણ કરી શકે છે તેથી ફ્લક્ષ ને કાપવા માટે આગળ વધો હવે આ ડાયગ્રામ માં હોરીજોંટલ સ્થિતિ છે આ આ બીજો ડાયગ્રામ કે જેના માટે આ માટે વર્ટીકલ સ્થિતિ છે આ કિસ્સામાં જોકે ડાયગ્રામ માં મેં આ બધી વસ્તુઓ પુસ્તકમાંથી લીધી છે પરંતુ આ એક N પોલ છે આ N પોલ છે આ સાઈડ 1 છે અને આ સાઈડ m છે અને આ N છે અને આ P પહેલેથી અહીં ચિહ્નિત થયેલ છે હવે આ સ્થિતિ પર તમે શોધી શકશો જેથી તમે કહી શકો કે આ તે સમયે તે તટસ્થ સ્થિતિ છે આ કોઇલની એક સાઈડ કહેવામાં આવે છે આ કોઇલની બીજી સાઈડ છે આ બેક સાઈડ છે અને આ તે બહાર આવી રહી છે તેથી અહીં અને અહીં ફક્ત વોલ્ટેજ ઇંડ્યુસ કરવામાં આવશે તેથી આ સ્થિતિમાં કહો તે 0 સ્થાન છે તેથી આ સ્થિતી પર કોઈ ફ્લક્સ લિન્કેજ નથી કે તે વિશિષ્ટ પ્રસંગે તે ફરતું હોય છે તેથી તે ફરી રહ્યું છે તે આપવામાં આવ્યું છે કોઈ તેને ફેરવી રહ્યું છે તેથી આ સ્થિતિ પર વોલ્ટેજ 0 ઇંડ્યુસ થશે કારણ કે અહીં અને અહીં આ સ્થિતિ પર કોઈ ફ્લક્ષ લિન્ક થયેલ નથી તેથી એનો અર્થ છે કે હું તેને સાફ કરી નાખું આનો અર્થ આ વસ્તુ છે તેથી આ 0 અહીં ચિહ્નિત થયેલ નથી તેથી તે 0 સ્થિતિ છે પછી 1 2 3 આ રીતે આકૃતી માં ચિહ્નિત થયેલ છે તેથી આ રીતે જ્યારે તે 0 થી 180 ફરે છે જ્યારે તે 180 o ફરે છે ત્યારે આ તે જ રીત છે જેમ આપણે સિંગલ ફેઝ મશીન જોયું છે જે emf ને ઓલ્ટર્નેટિંગ કરે છે તેથી 0 થી 180o તે આ હશે અને આગામી 180 થી 360 માટે તે હશે તેનો અર્થ એ કે આ તમે જેને 0 થી 360 કહો છો તે પૂર્ણ ફરે છે તેથી આ પોજિટિવ સાઈડ ઇંડ્યુસ હશે અને આ પોજિટિવ વોલ્ટેજ ઇંડ્યુસ થશે અને આ સાઈડ નેગેટિવ છે તેથી જ્યારે તે ફરી રહ્યું હોય ત્યારે આ એક શુદ્ધ ઓલ્ટરનેટિવ છે જ્યારે પણ તે આપવામાં આવે છે જેને તમે સિનુસાઇડલ અને ફેઝર કહો છો અને તે emf સમીકરણ સિંગલ ફેજ સર્કિટ ની શરૂઆત સમાન હતું તેથી તે વિકસી રહ્યું છે તે 1 2 3 4 અને 0 11 અને 0 સુધી ચિહ્નિત થયેલ છે ફક્ત 30 o ગતિ બનાવવા માટે ચિહ્નિત થયેલ છે પરંતુ તે જેને તમે કહો છો તે ક્લોક્વાઇસ દિશા માં અહીં વિકસિત થાય છે તેથી આ જ રીતે વોલ્ટેજ ઇંડ્યુસ કરવામાં આવશે પરંતુ જો તમે જોશો કે આ ત્વરિત છે અને આ એક વિશિષ્ટ સ્થિતિ જેને તમે ત્વરિત સ્થિતિ કહો છે જ્યારે કોઇલ આ l m જ્યારે ટોપ પર આવશે અને આ P m p l m આ l m છે અને જ્યારે આ p n તળિયે આવશે તેથી તે સમયે તે આની જેમ જ હશે અને ફરીથી જ્યારે તે બીજા 180 o પર જશે તો ચાલો હું તેને સ્પષ્ટ કરું પછી ફરીથી તે સમાન સ્થિતિ માં ત્યાં આવશે તેથી આ સમયે તમે જેને વૉલ્ટેજ કહો છો તે નેગેટિવ ઓલ્ટરનેટિવ તરીકે ઇંડ્યુસ થશે કારણ કે તે ફરી રહ્યું છે તેથી સિંગલ ફેઝમાં AC સર્કિટની શરૂઆતમાં જ જોયું છે તેથી આ AC છે હવે અમારું ઉદ્દેશ આ નેગેટીવને DC માં રૂપાંતરિત કરવાનો રહેશે તેનો અર્થ એ છે કે જો તે તમે આવું કરી રહ્યા હોય તો તે બધું જ પોજીટીવ છે તેથી ઓલ્ટર્નેટિંગ થવાનો કોઈ પ્રશ્ન નથી તેથી પછી કોઈ મિકેનિઝમ મેળવી શકો કે કે તમે જેને AC કરંટ ના બદલે DC કરંટ કહો છો અથવા AC વોલ્ટેજને DC વોલ્ટેજ અને DC કરંટ તે બધા મળશે તેથી તે કિસ્સામાં આ શું છે જેને તમે વૈકલ્પિક ઓલ્ટર્નેટિંગ emf કહો છો તે ઇંડ્યુસ થાય છે હવે આગળ છે કોમ્યુટેટર ની મદદથી ઓલ્ટેર્નેટિંગ કરંટ નું ડાઇરેક્ટ કરંટ માં રૂપાંતર સામાન્ય રીતે કમ્યુટેટર ખરેખર તમે જેને DC મશીન કહો છો તેમાં તમારી પાસે ઘણા કમ્યુટેટર સેગમેન્ટ્સ છે તેથી મૂળભૂત રીતે તે આકૃતિ પર જતાં પહેલાં ઓલ્ટેર્નેટિંગ કરંટ નું ડાઇરેક્ટ કરંટ માં રૂપાંતરિત કરવા માટે તે મીકેનિકલ સ્વિચિંગ ડિવાઇસનો ઉપયોગ કરવો જરૂરી છે કે જે જનરેટર શાફ્ટના મીકેનિકલ રેવોલુશનને એક્ચ્યુએટ કરે છે તેને કમ્યુટેટર કહે છે તેથી આ કિસ્સામાં શું થશે કે આ કોઈક સમયે આ કોઇલની સ્થિતિ છે આ N p છે અને આ l N છે આ કોઇલની બેક સાઈડ છે અને અહીં ધારો કે આ બિંદુ A આ સેગમેન્ટનો છે આ સેગમેન્ટ B છે આ બે આ કમ્યુટેટર સેગમેન્ટ છે આ કમ્યુટેટર સેગમેન્ટ ખરેખર તેઓ એકબીજાથી ઇન્સ્યુલેટેડ છે અને તેઓ ખરેખર તે શાફ્ટ છે જો તમે જુઓ જો તમે લેબોરેટરીને જોશો તો ઓપન DC મશીન જોશો તો તમે વધુ સારા દેખાવ મેળવી શકો છો અને આ કોઇલ આ માની લો તે બહારની છે તે સામાન્ય રીતે કાર્બનથી બનેલું બ્રશ છે આ સાઈડ અને આ સાઈડ છે આ N પોલ છે અને આ S પોલ છે અને તે કિસ્સામાં માની લો કે તે આ રીતે ક્લોક્વાઇસ દિશા માં ફરતી હોય છે તેથી તે રીતે કોઇલની આ એક સાઈડ કોઇલ એક કે જે કમ્યુટેટર a ના સેગમેન્ટ સાથે સમાપ્ત થાય છે અને બીજી સાઈડ અને તે એક છે કમ્યુટેટરની બીજી સાઈડ સેગમેન્ટ b સાથે જોડાયેલ છે તેથી તે સ્થિતિમાં જ્યારે તે ફરે છે ત્યારે માની લો કે જે રીતે ઓલ્ટરનેટિંગ છે તે મિકેનિઝમ એવી છે કે તે ફરી રહ્યું છે તેથી પ્રથમ 180 oસુધી વોલ્ટેજ આની જેમ રહેશે તે પછી શું થશે આ ડાઉન છે આ કોઇલ સાઈડ એક સાથે જોડાયેલ છે કારણ કે આગલી સાઇકલ આપમેળે નેગેટિવ સાઈડ પર જશે અને તેની સ્થિતિ બદલાશે અને નેગેટિવ તરફ જશે તમે જેને આ બંનેની નેગેટિવ સાઈડ કહો છો તે DC મશીન બ્રશ છે અને તે કિસ્સામાં શું થશે અહીંથી આ કોઇલ ની સ્થિતિ આપમેળે થી જ્યારે તે નેગેટિવ વોલ્ટેજ ઇંડ્યુસ સાઈડ જશે ત્યારે તે નેગેટિવ સાઈડ સાથે આ મિકેનિઝમથી જોડાઈ જશે તેથી આ ખરેખર ફક્ત બે કમ્યુટેટર સેગમેન્ટ્સ અને DC મશીન બતાવી રહ્યું છે તમે 1000 કમ્યુટેટર સેગમેન્ટ માટે કરી શકો છો જો તમે આ જુઓ છો કે બધા કમ્યુટેટર સેગમેન્ટ્સ ઇન્સ્યુલેટેડ છે તેથી તે કિસ્સામાં શું થશે આગામી હાફ સાઇકલ માં જ્યારે નેગેટિવ વોલ્ટેજ આપમેળે ઇંડ્યુસ થશે આ કોઇલ સાઈડ નેગેટિવ સાઈડ પર સ્થાનાંતરિત થશે તેથી તે કિસ્સામાં અન્ય કોઇલ સાઈડ માટે પણ રીવર્સ થશે તેનો અર્થ એ કે વોલ્ટેજ હંમેશાં પોજીટીવ રહેશે તેથી આ ખરેખર DC મશીન માટેની મિકેનિઝમ છે DC મશીન ખરેખર ઓલ્ટરનેટિંગ વોલ્ટેજ અથવા કરંટ ઉત્પન્ન કરે છે પરંતુ આ કમ્યુટેટર અને આ મિકેનિઝમને કારણે ખરેખર આ પોલારિટી છે અને રહેશે અથવા તમે કહી શકો કે તે કે જ્યારે તટસ્થ ઝોન બનાવે છે કારણ કે તે ફક્ત કોઈ ચોક્કસ સમય પર જ છે તેથી તે સમયે શું થશે કે જ્યારે નેગેટિવ વોલ્ટેજ ઇંડ્યુસ થશે તેથી અહીંથી જોડાયેલ આ કોઇલ આપમેળે બીજી તરફ જશે અને કનેક્ટ થઈ જશે અને બીજી કોઇલ સાઈડ માટે રીવર્સ થશે જેથી વોલ્ટેજ પોજીટીવ રહેશે તેથી DC વસ્તુ માટે માની લો કે આ આપણો સમય છે ધારો કે આ તે છે જેને તમે કહો છો તે DC વોલ્ટેજ છે જ્યારે તમે તેને કોંસ્ટંટ ની જેમ દોરો ત્યારે આ મારો DC વોલ્ટેજ છે કારણ કે સમય સાથે DC વોલ્ટેજ કોંસ્ટંટ હોય છે જ્યાં સુધી તમે તે આકૃતિને જોઈ શકો છો ત્યાં સુધી DC મશીનમાં તમારી પાસે ઘણા સેગમેન્ટ્સ હોય પછી આ ખરેખર દેખીતી રીતે DC જેવું લાગે છે તમને સીધી રેખા દેખાય છે પરંતુ મૂળભૂત રીતે તેમાં એ હશે જે હું તેને અહીં દોરી રહ્યો છું તેમાં ખૂબ જ નાના રીપલ હશે ત્યાં આ જેવા નાના નાના રીપલ હશે મારો મતલબ કે તે પોજીટીવ સાઈડ છે જ્યાં બધા રીપલ પોજીટીવ સાઈડ હશે મારો મતલબ કે જરાક હોલ્ડ કરો જ્યારે હું અહી બનાવું છું જે અહી તમારી પાસે છે તે ફક્ત બે સેગમેન્ટ્સછે પરંતુ તમારી પાસે ગણા બધા સેગમેન્ટ્સ છે તેથી આ બધુ જ પોજીટીવ સાઈડ હશે તે આની જેમ જ હશે તે આના જેવું હશે આની જેમ આટલું નાનું હશે તમે ફક્ત આ જોઈને આંખમાંથી બહાર કાઢી શકતા નથી કારણ કે તે DC છે પરંતુ તે સીધી રેખાની જેમ બરાબર નથી કારણ કે ત્યાં ઘણા બધા સેગમેન્ટ્સ છે ત્યાં ઘણી આવી હાફ સાઇકલ છે પરંતુ તે DC છે તેથી આ તે છે જેને તમે આ મિકેનિઝમ કહો છો તેનો અર્થ એ કે દરેક હાફ સાઇકલ નો મારો અર્થ એ છે કે જ્યારે તે નેગેટિવ તરફ જાય છે કે કોઇલની એક સાઈડ આપમેળે એની સાથે કનેક્ટ થાય છે જેને તમે નિકના બ્રશ નેગેટિવ સાઇડ કહો છો જેથી હંમેશા વોલ્ટેજ પોઝિટિવમાં રહેશે તેથી DC છે કારણ કે કરંટ DC હશે અને તે સમ લોડ રેસિસ્ટન્સઅહીં જોડાયેલ છે તેથી તેનો અર્થ એ કે પાવર જનરેટર માથી પાવર આની જેમ વહેશે તેથી આ ફક્ત સમજૂતી ખાતર છે કે મેં આ આકૃતિ એક પુસ્તકમાંથી લીધી છે અને પરંતુ વાસ્તવિક DC મશીનમાં તમારી પાસે કમ્યુટેટર નો કેટલોક ભાગ છે તે મૂળભૂત રીતે એકબીજાથી ઇન્સુલેટેડછે તેથી આ તમારી પાસે જે છે તે છે તેથી આ બધા અહીં હવે DC મશીનનું નિર્માણ માત્ર હું તમને જણાવીશ કે આ વસ્તુઓ શું છે આ આકૃતિ મેં પુસ્તકમાંથી લીધેલી આકૃતિ પરથી લીધી છે તેથી આ કિસ્સામાં જો તમે આ જુઓ છો કે ફક્ત સામાન્ય જ્ઞાન માટે છે તેથી આ મેગ્નેટીકફ્લક્ષની લાઇન છે આ એક શાફ્ટ છે આ આર્મચર છે અને આ એક મેગ્નેટીક સ્ટ્રક્ચર છે અને આ તે મેઇનફ્રેમ છે જે કાપવામાં આવે છે તે ખરેખર કાપવામાં આવે છે અને આ એક વિશિષ્ટ સ્લોટ છે જેને બધા માથી કોઈ એક જરૂરી વિન્ડિંગ કોઇલ ને આવવા દે છે ત્યાં ઘણા સ્લોટ્સ હોઈ શકે છે અને આ N પોલ છે આ S પોલ છે જે એક ફિલ્ડ છે અને આ તે ફ્લક્ષ માર્ગ છે અને આ ફ્લક્ષ માર્ગ અને આર્મચર સપાટીના ફેજ વચ્ચેની એર ગેપ છે જે આ એર ગેપ ચિહ્નિત થયેલ છે તેથી આ જનરેટર અથવા મોટર છે જેને તમે મેગ્નેટીક સ્ટ્રક્ચર છો અને આ શાફ્ટ છે આ મેં આ ટૂંકી ચર્ચાની પૂર્ણતા માટે ફક્ત એક પુસ્તકમાંથી લીધું છે અને આ મુખ્ય ફ્રેમ છે હવે આગળ છે DC મશીન બે મુખ્ય ભાગો ધરાવે છે સ્ટેશનરી ભાગ તે મુખ્યત્વે મેગ્નેટીકફ્લક્ષ પેદા કરવા માટે રચાયેલ છે અને રોટેટિંગ ભાગને આર્મચર કહેવામાં આવે છે જ્યાં જનરેટર માટે મીકેનિકલ એનર્જિ નું ઇલેક્ટ્રીકલ એનર્જિ માં રૂપાંતરિત થાય છે અથવા ઇલેક્ટ્રીકલ એનર્જિ નું મીકેનિકલ એનર્જિ માં રૂપાંતરિત થાય છે આ વસ્તુ તમારે ધ્યાનમાં રાખવી જોઈએ હવે સ્ટેશનરી અને રોટેટિંગ ભાગો એકબીજાથી અલગ થઈ ગયા છે એર ગેપ ફક્ત હું આકૃતિમાં બતાવું છું DC મશીનના સ્ટેશનરી ભાગમાં મુખ્ય પોલ હોય છે જે મેગ્નેટિક ફ્લક્સ બનાવવા માટે બનાવવામાં આવે છે કમ્યુટેટિંગ પોલ્સ એ મુખ્ય પોલ વચ્ચે બેસાડેલા છે અને તે કમ્યુટેટર ના બ્રશ અને ફ્રેમ અથવા યોક ની કાર્યપધ્ધતી તેજ કરવા માટે રચાયેલા છે આ ઇન્ટર પોલ જેને તમે કમ્યુટેટિંગ પોલ્સ કહો છો તે અને અન્ય વસ્તુઓ જે તમે આ કોર્સ માટે અભ્યાસ કરશો નહી તમે બીજા વર્ષ અથવા ત્રીજા વર્ષના ઇલેક્ટ્રિકલ મશીન કોર્સમાં ભણશો ફક્ત પૂર્ણતા ખાતર આ બધી બાબતો નીચે નોંધવામાં આવી છે આર્મચર એક નળાકાર રચના છે જે પોલ્સ ની વચ્ચેની જગ્યામાં ફરતું હોય છે અને તેમાં એક સ્લોટેડ આર્મચર કોર હોય છે આર્મચર કોર સ્લોટ માં એક વિન્ડિંગ નાખવામાં આવેલ છે કમ્યુટેટર બ્રશ ગિઅર જો ત્યાં હશે તો આ બધી બાબતો કદાચ તમે મશીન ડિઝાઇન કોર્સમાં પણ ભણશો તેથી DC મશીનના ભાગોનું વર્ણન છે તેથી આકૃતિ 5 ખરેખર ચાર પોલ DC મશીનનો વિભાગીય દૃશ્ય બતાવે છે પ્રથમ તે એક ફ્રેમ છે જે હું તમને આકૃતિમાં બતાવીશ આ આકૃતિ જુઓ ફ્રેમ એ મશીનનો સ્ટેશનરી ભાગ છે તે નિશ્ચિત કરવામાં આવે છે આ ખરેખર રોટેશન ની દિશા છે આ બ્રશ બાર છે આ આર્મચર છે જ્યાં તમે કરંટ જુઓ છો ત્યાં આ કંડક્ટર છે અહીં તે મૂળરૂપે છે પછી જેની જરૂર છે તેને હોલ્ડ પર રાખો આ ખરેખર કંડક્ટર છે જો તે હોય તો એનો અર્થ એ કે પેજ માં કરંટ દાખલ થતું હશે અને જો તમે કરંટ જે પેજ માં દાખલ થઈ રહ્યો છે તેનો ઉપયોગ કરો છો તો અંગૂઠો તમને કરંટ ની દિશા બતાવશે અને વળેલી આંગળીઓ ફ્લક્ષ ની દિશા થશે તેથી તે જ રીતે તે આ સાઈડ છે તે આ સાઈડ છે આ સાઈડ તે S પોલ હેઠળ છે આ પણ ડોટ ડોટ બધું ત્યાં છે તેથી તેનો અર્થ એ કે નો અર્થ કરંટ જેમાં પ્રવેશ કરે છે જેને તમે પ્લેન કહો છો છો અને ડોટ એટલે કે તે પ્લેન છોડી રહ્યું છે ડોટ નો અર્થ એ થાય છે કે કરંટ બહાર આવી રહ્યો છે તેથી આ કરંટ ની પ્રતિક્રિયા છે અને આ વળેલી આંગળીઓ ફ્લક્ષ ની દિશા હશે અને આ ઈંટરપોલ છે જેની ત્યાં ચર્ચા થશે નહીં આ બે ટર્મિનલ છે આ છે જેને હોલ્ડ પર રાખો આ છે અને આ છે અને આ તે ફિલ્ડ રેઓસ્ટેટ ફિલ્ડ રેસિસ્ટન્સ છે આ રીતે તેને ચિંહીત કરવામાં આવેલ છે અને આ તે ફિલ્ડ વીંડિંગ આપવામાં આવે છે અહી આ પોલ છે આ ઈંટરપોલ છે ઈંટરપોલઆ કોર્સ માં શ માટે છે તે ફંક્શન વિશે આપણે ચર્ચા કરશું નહી તો પછી આ કમ્યુટેટર છે આ ઘણા બધા કમ્યુએટર સેગમેન્ટ છે કારણ કે મારો અર્થ એ છે કે આકૃતિમાં તે તમારી પાસે ઘણા હશે અને આ ફ્રેમ છે અને આ આર્મચર કંડક્ટર છે તેથી આ એક યોજનાકીય આકૃતિ છે જે મેં એક પુસ્તકમાંથી લીધી છે તેથી અને જો તમે જુઓ કે તે 4 પોલ મશીનો છે તેથી તમે 4 બ્રશ 1 2 3 4 જોશો તેથી તમે જેને કહો છો તે આ મુખ્ય પોલ અને કમ્યુટેટિંગ પોલ્સ ને ફિક્સકરે છે અને જે રીતે આ જે મશીનને તેની બેડ પ્લેટ યોક પર બોલ્ટેડ કરે છે તે આ છે રીંગ આકારનો ભાગ જે મુખ્ય અને કમ્યુટેટિંગ પોલ્સ કમ્યુટેટિંગ પોલ્સ ફ્લક્ષ માટે રસ્તા નું કામ કરે છે તેને યોક કહે છે તેથી જો તમે તેમાં જોશો તો જેને તમે આ ઇન્ટરપોલ કહો છો તે ત્યાં છે આ એક ફ્રેમ છે અને આ શંટ પોલ લોડ ટર્મિનલ્સ છે આ ફીલ્ડ રેઓસ્ટેટ ફીલ્ડ વિન્ડિંગ છે અને આ દિશા છે આ આર્મચર છે આર્મચર અહીં ચિહ્નિત થયેલ છે આ આર્મચર છે આગળ તમે જેને કાસ્ટ આયર્ન કહો છો તે પ્રારંભિક મશીનોમાં ફ્રેમ અથવા યોક માટે સામગ્રી તરીકે વપરાય છે પરંતુ હવે તેને કાસ્ટ સ્ટીલ ને બદલી લીધું છે કારણ કે કાસ્ટ આયર્ન ની સેચુરેટેડ ફ્લક્ષ ડેંસીટી ચોરસ મીટર દીઠ આશરે 0 8 વેબર છે જ્યારે કાસ્ટ સ્ટીલ સેચૂરેશન સાથે ચોરસ મીટર દીઠ આશરે 1 5 વેબર છે આમ આ રીતે મેગ્નેટીકફ્લક્ષ ના સમાન મૂલ્ય માટે કાસ્ટ આયર્ન ફ્રેમનો ક્રોસ સેક્શન કાસ્ટ સ્ટીલ ફ્રેમ કરતા લગભગ બમણો છે તેથી વેલ્ડીંગ તકનીકમાં સુધારણા સાથે રોલ્ડ કરેલા સ્ટીલ યોક્સ વિકસાવવામાં આવ્યું છે હવે પછી ફિલ્ડ પોલ્સ છે હાલના મશીનોમાં સંપૂર્ણ લેમિનેટેડ પોલ અથવા લેમિનેટેડ પોલ્સ વાળા નક્કર સ્ટીલના પોલ ઉપયોગ કરવો સામાન્ય છે પછી કોમ્યુટેટીવ પોલ કોમ્યુટેટિંગ પોલ જેને ઈંટર પોલ પણ કહેવામાં આવે છે તે મુખ્ય પોલ જેવું જ છે અને કોર કે જે પોલ માં સમાપ્ત થાય છે જેને વિવિધ આકારો અને કોઇલ કોર લગાવેલા હોઈ શકે છે તેનો સમાવેશ થાય છે તેથી આ ઈંટર પોલ ના ફંક્શનને કોમ્યુટેટિંગ પોલ કહેવામાં આવે છે હું અહીં ચર્ચા કરતો નથી કારણ કે આ પ્રથમ વર્ષ ના સ્તરે ફક્ત કેટલાક વિચારો છે તેથી આગળ આર્મેચર છે આર્મેચર માં કોર અને વિન્ડિંગ હોય છે મેગ્નેટીકસામગ્રી હોય તેવા આયર્ન નો ઉપયોગ આર્મચર કોર માટે થાય છે જો કે આયર્ન એ વીજળીનો સારો કંડક્ટર પણ છે મેગ્નેટીકફિલ્ડ માં નક્કર આયર્ન કોર નું રેવોલુશન એડી કરંટ માં પરિણમે છે મૂળમાં એડી કરંટનો પ્રવાહ એનર્જિલોસ તરફ દોરી જાય છે અને હિટ ડીસીપેશન ની સમસ્યા બનાવે છે એડી કરંટ ને ઘટાડવા માટે કોર પાતળા લેમિનેશન્સ થી બનેલો છે જે બધે સમાન છે જો તમે બધા મશીનો જોશો તો તમને આના જેવા મળશે તેથી ફક્ત મેં આ વસ્તુ માટે લખ્યું છે DC મશીનોની આર્મચર એ ઓછી લોસ વાળા સિલિકોન સ્ટીલના પાતળા લેમિનેશન થી બનેલું છે લેમિનેશન સામાન્ય રીતે 0 4 થી 0 5 મીલીમીટર જાડા હોય છે અને વાર્નિશથી ઇન્સ્યુલેટરહોય છે તેથી આ ખરેખર DC મશીનનો આર્મચર છે આ લેમિનેશંસ છે અને આ સ્લોટ્સ છે તેથી જ્યાં કંડક્ટર મૂકવામાં આવે છે તો આ મુખ્ય રસ્તો છે અને આ લેમિનેશન છે આ મેં કોઈ પુસ્તકમાંથી લીધું છે અને આ હવાના છિદ્રો છે અને પછી કમ્યુટેટર AC કરંટ અથવા વોલ્ટેજ ને DC કરંટ માફ કરશો અહીં ખરેખર તમે જાણો છો કે તે AC કરંટ વોલ્ટેજને DC કરંટ અથવા વોલ્ટેજ માં રૂપાંતરિત કરશે કમ્યુટેટર એ એક નળાકાર રચના છે જે સખત દોરેલા કોપરથી બનેલા સેગમેન્ટ્સથી બનેલું છે આ સેગમેન્ટ્સ એક બીજાથી અને મશીન મીકા પટ્ટીના ફ્રેમથી અલગ થયેલા છે તેથી આ તે છે જેને તમે ડાયાગ્રામ કહો છો આ કમ્યુટેટર સેગમેન્ટ છે આ માઇકનાઇટ વી રીંગ છે અને આ આ કોમ્યુટેટર માંથી રાઇઝર છે જ્યાં વિન્ડિંગ્સ આ રાઇઝર અથવા લગ દ્વારા જોડાયેલા છે હું તમને સૂચન કરું છું કે તમે કોલેજ માં જુઓ કે જ્યાં જે ઓપન DC મશીન DC મોટર અથવા DC જનરેટર છે અને આ તે કમ્યુટેટર સેગમેન્ટ છે અને આને રાઇઝર અથવા લગ કહેવામાં આવે છે અને આ એક સેગમેન્ટ છે અને તે બધા એકબીજાથી અલગ ઇન્સ્યુલેટેડ થયેલા છે જેને માઇકા કહો અને આ અંત ક્લેમ્પ રિંગ છે અને આ ક્લેમ્પ બોલ્ટ છે આ ફક્ત આ કમ્યુટેટર વિશે એક વિચારો આપવા માટે આ એક શાફ્ટ છે તેથી આ કમ્યુટેટર કમ્પોનન્ટછે તેથી બીજી વસ્તુ અહીં છે જો તમે ઇન્સ્યુલેટેડ કોપર સેગમેન્ટ જોશો તો આ બધા ઇન્સ્યુલેટેડ કોપર સેગમેન્ટ છે જેને તમે કમ્યુટેટર કહો છો અને આ અહીંથી કમ્યુએટર લગ્સ છે જ્યાં તે વિન્ડિંગ સાથે જોડાયેલ છે અને આ ક્લેમ્પ નો અંત ભાગ છે અને આ બધું ખૂબ પાતળું છે જો તમે કોઈ ઓપન DC મશીન જોતા હોવ તો તે અલગ થયેલા માઇકા તમને મળશે અને તેથી આ બધી બાબતો તે છે જેને તમે અહીં વિગતવાર આપેલ છે તેથી હું તેને ફરી નહી કરું તેથી આ તમે જેને તે એક પ્રકારનો વિચાર કહો છો તે તમારી પાસે છે હવે આ બધી વસ્તુઓ મેં તમને બતાવી અને મેં તમને કહ્યું તેથી આકૃતિ 7 ખરેખર કોમ્યુટેટર ના કમ્પોનન્ટ છે જે કોમ્યુટેટર નો સામાન્ય દેખાવ હોય છે જ્યારે પૂર્ણ થાય છે તે અહીં આ આકૃતી દર્શાવે છે આગળ રોટેટિંગ કમ્યુટેટર માંથી કરંટ એકત્રિત કરવા માટે બ્રશ ગિયર છે અથવા તેમાં કરંટ આપવા માટે તે બ્રશ ગિઅરથી બનેલું છે તેનો ઉપયોગ કરે છે જેમાં બ્રશ બ્રશ હોલ્ડર બ્રશ સ્ટડ અથવા ગ્લાસ હોલ્ડર આર્મ્સ બ્રશ રોકર કરંટ એકત્રિત કરવા બ્રશ બાર્સનો સમાવેશ થાય છે બ્રશ જે DC મશીન માં વપરાય છે તે 5 ભાગ માં વહેચાયેલું છે મેટલ મેટલ ગ્રેફાઇટ કાર્બન ગ્રેફાઇટ ગ્રેફાઇટ ઇલેક્ટ્રો ગ્રેફાઇટ અને કોપર તેથી કાર્બન ના કિસ્સામાં બ્રશ કોંટેક્ટ પર એલોવેબલ કરંટ ડેંસીટી તે ચોરસ સેંટીમીટર દીઠ 5 એંપીયર અને કોપર ના કેસ માં તે ચોરસ સેંટીમીટર દીઠ 23 એંપીયર છે તેથી કોપર બ્રશનો ઉપયોગ જે મશીનો તે ઊંચા કરંટ અને લો વોલ્ટેજ માટે બનેલા છે તેના માટે વપરાય છે જ્યાં સુધી ખૂબ કાળજીપૂર્વક લ્યુબ્રિકેટ ન થાય ત્યાં સુધી તેઓ કમ્યુટેટરને ખૂબ જ ઝડપથી કાપી નાખે છે અને કિસ્સામાં પહેરાવવાનું ઝડપી છે તેથી ગ્રેફાઇટ અને કાર્બન ગ્રેફાઇટ બ્રશ સેલ્ફલુબ્રિકેટિંગ અને વ્યાપકપણે ઉપયોગમાં લેવાય છે કોલેજ માં પણ જો તમે જોશો કે આ બ્રશ જેમાથી બનેલા છે તે કાર્બન ગ્રેફાઇટ બ્રશ છે તેથી આગળ DC મશીનની કેટલીક ટૂંકી ચર્ચા છે આગળ જનરેટરનું emf સમીકરણ છે તેથી તે મોટર તરફ આગળ વધીએ તો ચાલો P એ પોલ્સ ની સંખ્યા છે અને ∅ પોલ દીઠ ફ્લક્ષ Z કુલ આર્મચર કંડક્ટર ની સંખ્યા છે તેથી સ્લોટની સંખ્યા સ્લોટ દીઠ કંડક્ટર ની સંખ્યા જે કુલ કંડક્ટર ની સંખ્યા છે અને N જે ગતિ આપવામાં આવે છે તે rpm રીવોલ્યુશન પ્રતિ મિનિટ છે અને આર્મેચર E g માં અસંખ્ય પેરેલલપાથ છે આર્મેચર માં પેરેલલપાથ દીઠ emf પેદા કરે છે મૂળભૂત રીતે DC મશીનો બે પ્રકારના હોય છે એક લેપ જોડાયેલ છે બીજો om છે લેપ થી જોડાયેલ જોડાયેલ પાથ ની સંખ્યા પોલ્સ ની સંખ્યા A P આ A P ક્યાં છે અને A 2 ના જોડાણ ની રીત આ હશે પરંતુ આ કોર્સ માટે અવકાશ આપવામાં આવે છે પરંતુ ઇલેક્ટ્રિકલ મશીનોમાં શીખો અથવા મશીન ડિઝાઇનમાં પરંતુ અહીં પૂર્ણતા માટે તેને સંખ્યાત્મક માટે પણ ધ્યાનમાં લેવાનું પસંદ કરવું પડશે લેબ ના જોડાણ માટે A એ P હશે અને om A માટે એ હંમેશાં 2 રહેશે હવે માની લો કે કંડક્ટર દીઠ પેદા થયેલ emf એ d ∅ dash dt વોલ્ટ કહેવાશે હવે એક રેવોલુશન માં કંડક્ટર દીઠ ફ્લક્સ d ∅ dash એ P ∅ કટ થાય છે કારણ કે ∅ એ પોલ દીઠ ફ્લક્સ છે તેથી d ∅ dash એ P ∅ વેબર હશે તેથી પ્રતિ સેકંડ રેવોલુશનની સંખ્યા કારણ કે મિનિટ દીઠ N rpm રેવોલુશનલીધેલ છે જો તે પ્રતિ સેકંડ રેવોલુશનછે તો તે N 60 હશે હવે એક રેવોલુશનd t માટેનો સમય ફક્ત આ d t થી ઊલટું હશે જે 60 N સેકંડ છે તેથી કંડક્ટર દીઠ પેદા થયેલ emf આ d ∅ dash d t છે તેથી d ∅ dash એ P P ∅ છે અને dt એ 60 N હશે જે સીધેસીધો P ∅ N 60 વોલ્ટ છે હવે લેપ વિન્ડિંગ જનરેટર માટે મેં તમને કહ્યું હતું કે પેરેલલ પાથ ની સંખ્યા A P હશે અને તેથી એક ભાગમાં કંડક્ટર ની સંખ્યા Z A હશે કારણ કે તમારી પાસે સંખ્યાબંધ પેરેલલ પાથ છે તેથી Z A છે વોલ્ટેજ P ∅ N 60 ઇંડ્યુસહશે તેનો અર્થ આટલું Z જેથી ∅ Z N 60 P A વોલ્ટ છે વેવ વિન્ડિંગ માટે ખરેખર પેરેલલ પાથ ની સંખ્યા 2 છે જો તમે અહી A2 મૂકો પછી તેનો અર્થ એક પાથ માં કંડક્ટર ની સંખ્યા Z 2 Z A છે તેથી મારો મતલબ કે તે વેવ જોડાણ માટે છે તેથી તે Z 2 Z N A 2 હશે તેથી ફરીથી યાદ રાખવું સરળ છે કે તે ∅ Z N 60 P A છે તેથી લેપ કનેક્શન A P માટે અને વેવ વિન્ડિંગ A 2 માટે તેથી E g ∅ Z N 60 P A વોલ્ટ્સ છે જે લેપ કનેક્શન A P માટે અને વેવ વિન્ડિંગ A 2 માટે છે આ વસ્તુ દાખલાઓ માટે છે જે તમારે તેને ધ્યાનમાં રાખવી પડશે DC મોટર ની ફેલોસોફી પણ એજ છે ઇલેક્ટ્રીક મોટર એ મશીન છે જે ઇલેક્ટ્રિકલ એનર્જી નું મીકેનિકલ એનર્જી માં રૂપાંતર કરે છે આ DC મોટર છે સહજ લાક્ષણિકતાઓને કારણે DC મોટર્સ એ વ્યાપક એપ્લિકેશન માં જોવા મળી છે જેવા કે સ્ટીલ પ્લાન્ટ પેપર મિલ્સ ક્રેન્સ ટેક્સટાઇલ મિલો પ્રિન્ટિંગ પ્રેસ અને એક્ષ્કવેટર્સ DC મોટર્સ નીચેના ફાયદા ધરાવે છે હાઇ પ્રારંભિક ટોર્ક વિશાળ શ્રેણી પર ગતિ નિયંત્રણ સ્થિર ટોર્ક સાથે સચોટ સ્ટેપલેસ સ્પીડ નિયંત્રણ ઝડપી પ્રારંભરીવાર્સિંગ અને અકસેલરેટિંગ નું બંધ થવું DC મોટર માટે આ ફાયદા છે ગેરફાયદા ઊંચી કિમત કોમ્યુટેટર અને બ્રશ ગિયરને કારણે ઊંચી કિમત ઊંચો સંચાલન અને જાળવણી ખર્ચ છે હવે DC મોટર ની સૈદ્ધાંતીક કામગીરી જોઈએ તેથી આકૃતિ પર હું આવીશ તેથી આકૃતિ 9 સામાન્ય રીતે આગળ સિદ્ધાંત સમજાવે છે આકૃતિ 9 એ ફિલ્ડ નું ગોઠવણ પોલ્સ બતાવે છે અને આકૃતિ 9 બી કંડક્ટર ને કારણે કરંટ ના પ્રવાહ ના લીધે કંડક્ટર ફિલ્ડ બતાવે છે હવે આ ખરેખર આકૃતિ છે હવે તેના પહેલાં કંઈપણ થોડુગનું સમજવા પડશે હવે જ્યારે આ મારી N અને S પોલ્સ છે અને તમે જેને ફ્લક્સ લાઇન કહો છો તે બતાવવામાં આવી છે અને બીજી વસ્તુ એ કે આ છે તેનો અર્થ એ કે કંડક્ટર ખરેખર તે જ છે અને નો અર્થ કરંટ પ્લેન માં પ્રવેશ કરી રહ્યો છે તેથી જો કરંટ પ્લેન માં દાખલ થઈ રહ્યું છે કે આ કરંટ અંગૂઠાની દિશા માં છે અને અંગૂઠા તરફ જોવામાં આવે છે અને જો તમે આંગળીને આ રીતે વાળો છો તો ફ્લક્ષ ની દિશા આ હશે તેથી જ જો તમે અહીં જોશો કે આ બધી વસ્તુઓ ક્લોક્વાઇસદિશામાં છે આ બધી વસ્તુઓ ઘડિયાળની દિશામાં છે તમે જે કરો છો તે થંબ રુલ છે અને તમારો અંગૂઠો તમને કરંટ ની દિશા બતાવે છે કારણ કે તે પેપર માં અથવા પ્લેન માં જઇ રહ્યું છે અને આ ફ્લક્ષ ની દિશા છે અને તેવી જ રીતે જો તમે ધારો કે તમે જેને ડોટ કહો છો તે લો છો તો આ કંડક્ટર છે ધારો કે આ ડોટ છે પછી કરંટ માટે ખરેખર શું થશે કરંટ ખરેખર પ્લેન છોડી રહ્યો છે તેથી તેને ઉપરની તરફ ખસેડો તેથી તે કિસ્સામાં ફ્લક્ષ ની દિશા એન્ટિલોકવાઇઝ હશે ફ્લક્ષ ની દિશા એન્ટિલોકવાઇઝ છે જે આ છે જે આના થી વિરુદ્ધ છે તમે થંબ રુલનો ઉપયોગ કરશો તેથી તેનો અર્થ એ છે કે જ્યારે પણ તમે આ કંડક્ટરને લાવે રહ્યા છો ત્યારે તેને NS આપવામાં આવ્યું છે આને જેમ આપેલ છે જ્યારે પણ આ કંડક્ટરને અહીં લાવો તો પછી શું થઈ રહ્યું છે ફ્લક્સ આ N થી S છે તે જઈ રહ્યું છે અને આ ઉપલા બાજુ જો તમે જોશો કે આ ક્લોક્વાઇસ દિશામાં છે તેથી તેનો અર્થ છે આ જો તમે આ ક્લોક્વાઇસ દિશામાં હોવ તો તેથી આ ઉપલા બાજુ તે ખરેખર એડિટિવ છે અને નીચલી બાજુ તે સબટ્રેક્ટિવ છે તેવી જ રીતે અહીં નીચેની બાજુ એડિટિવ છે કારણ કે તે એન્ટિલોકવાઇઝ છે અને ઉપરની બાજુ સબટ્રેક્ટિવ છે પછી ફોર્સ નીચે ની તરફ લાગી રહ્યું છે અને અહીં તે અહીં ઉપરની તરફ છે તેથી અહીં તે ઉપર તરફ છે જેથી પ્રથમ વસ્તુ એ છે કે ર્રોટેશન ની તે મિકેનિઝમ પહેલાં તમારે આ વસ્તુ સમજવી જોઈએ તેથી તેનો અર્થ એ કે જો તમે તેમાં જોઈ રહ્યા છો તો આ એક દિશા છે અને જો તમે અહીં મૂકો તો આ પણ દિશા છે તેથી બંને ફ્લક્ષ સમાન દિશામાં હશે આ આને આ પણ તેથી આખરે તે એડિટિવ છે તેટલા જ માટે જ તમે જેને ફોર્સ કહો છો તે નીચેની તરફ લાગી રહ્યું છે અને તેનાથી વિરુદ્ધ અહીયાં તમે જેને ફોર્સ કહો છો તે ઉપર ની તરફ લાગી રહ્યું છે તેથી તેનો અર્થ એ કે જ્યારે તેમાં મૂકેલા કંડક્ટર જે કરંટ નું વહન કરી રહ્યા છે તે મેગ્નેટીક ફિલ્ડ માં મૂકવામાં આવે છે ત્યારે તે આ છે અને મેં તમને કહ્યું હતું તે આ ડોટ છે તેથી આ બધી બાબતો ખરેખર જે કંઇ પણ મેં કહ્યું તે આ બધી બાબતો અહીં લખેલી છે તેથી તેનાથી આગળ હું આ બધુ નહી સમજાવું તેથી અહી એડિટિવ અને સબટ્રેક્ટિવ આ બધુ જ અહી લખાયેલું છે હવે આ સ્પષ્ટપણે બતાવે છે કે આકૃતિમાં કંડક્ટર પર ફોર્સ છે જે નીચે તરફ જવાનું વલણ ધરાવે છે અને આ અને આ રીતે મેં આકૃતિમાં જે કંઈપણ બતાવ્યું તે નબળા ફિલ્ડ ની દિશામાં કાર્ય કરે છે જ્યારે કંડક્ટરમાં કરંટ રીવર્સ થાય છે ત્યારે તે બીજું આકૃતિ છે જેમાં ફોર્સ પણ રીવર્સછે અને તેથી જ તમે જેને ફોર્સ કહો છો તે નીચેની તરફ લાગી રહ્યું છે જે નબળા ફિલ્ડ બાજુ છે અને અહીં પણ છે તેથી હવે સામાન્ય રીતે કંડક્ટરમાં વિકસિત ફોર્સ આપવામાં આવે છે F B I l ન્યુટન N અહીં તે ન્યુટન આપવામાં આવે છે તેથી B એ વર્ગ મીટર દીઠ ફ્લક્સ ડેન્સિટી વેબર માં છે અને I કંડકટરોમાં કરંટ છે જે એમ્પીયર માં છે અને l મીટરમાં કંડક્ટરની લંબાઈ છે હવે DC મોટરના મેગ્નેટીક ક્ષેત્રને ધ્યાનમાં લો તમને ખબર છે કે આર્મેચર કંડક્ટરમાં કોઈ કરંટ નથી ફ્લક્સ પાથની રેખાઓ આકૃતિ 10 માં બતાવવામાં આવી છે તેથી જો તમે અહીં આકૃતિ જોશો કે આ કંડક્ટર મૂકવામાં આવે છે અને એમ ધારીને કે કોઈ કરંટ વહન કરતું નથી તેથી N થી S માટેનો આ ફ્લક્ષ માર્ગ છે આ કંડક્ટર્સ છે અને આ આર્મચર છે તેથી ફક્ત મેગ્નેટીક ક્ષેત્રને કારણે મોટરમાં ફ્લક્ષ ની લાઇનનું ડિસ્ટ્રીબુશન થાય છે પરંતુ કંડક્ટર કોઈ કરંટ વાહન કરતો નથી ચાલો હવે જોઈએ કે કંડક્ટર કરંટ વહન કરે છે આ બાજુ છે મારા કર્સર પર નજર જુઓ આ બાજુ એ છે આ બાજુ તમે જેને ડોટ કહો છો તે છે તેથી જો તમે આ જુઓ છો અને તમે જેને અનુસરો છો અને તમે જે લાગુ કરો છો તે હેન્ડ રુલ લાગુ કરો છો તો તમે જોશો કે તમે ફ્લક્ષ ની દિશા સરળતાથી શોધી શકો છો તેથી આ કિસ્સામાં તે N થી S છે કુદરતી રીતે ઉપલા ભાગમાં આ છે જે કરંટ વહાવી શકે છે આપના નિયમ મુજબ કરંટ પ્લેન માં પ્રવેશી રહ્યો છે તેથી આ બાજુ તમે જેને આ બાજુ કહો છો તે એડીટિવ છે તેથી ફોર્સ નીચે ની તરફ લાગી રહ્યો છે અને આ બાજુ તમે જેને નીચલા ભાગ કહો છો તે એડીટિવફોર્સ હશે જે ઉપર તરફ કાર્ય કરશે તેથી અહીં બધે નીચેની તરફ અને બધુ ઉપરની તરફ છે તેથી તમે જેને કહો છો તે ક્લોક્વાઇસ ની દિશામાં ફરવાનું શરૂ કરશે તેથી આ ફક્ત તમે સમાન ફિલોસૂફી છે તેથી જ અગાઉની સ્લાઇડ મેં આકૃતિ બતાવી આ આકૃતિ મેં એક પુસ્તકમાંથી લીધી છે તેથી હવે જો આર્મચર કરંટ વહન કરે છે તો તેમાંથી દરેક કંડક્ટર એક મેગ્નેટીક ક્ષેત્ર ઉત્પન્ન કરે છે જે મુખ્ય ક્ષેત્ર પર સુપરઇમ્પોસ કરવામાં આવે ત્યારે પર આકૃતિ એકમાં બતાવ્યા પ્રમાણે મેગ્નેટીક ફ્લક્ષ ની લાઇન નું ડિસ્ટ્રીબ્યુશન કરે છે તેથી આ તે વસ્તુ છે જે મેં તમને કહ્યું હતું આ મૂળભૂત ફિલોસૂફી છે તેથી મેગ્નેટીક ક્ષેત્ર કે જે આકૃતિ 11 માં છે તે ડિસટોરટેડ હોવાનું કહેવામાં આવે છે કારણ કે ફોર્સ ની રેખાઓ હવે લગભગ સીધા પાથ નું પાલન કરતી નથી કારણ કે આ ડિસટોરટેડછે કારણ કે તે કોઈ સીધી લીટીના પાથને અનુસરતું નથી તેથી ફોર્સ ની રેખાઓ પાસે પોતાને ટૂંકા કરવાનું વલણ ધરાવવાની પ્રોપર્ટી છે જેથી તે તણાવ હેઠળ હોવાનું માનવામાં આવે છે આકૃતિ 11 માં દરેક કંડક્ટર એક ફોર્સ નો અનુભવ કરશે જે મેં તમને કહ્યું કે તે કેવી રીતે અનુભવશે આ કંડક્ટર આર્મચરમાં સ્લોટમાં એમ્બેડેડ હોવાથી બાદમાં ક્લોક્વાઇસ દિશામાં ફરશે જે મે તમને કહ્યું છે તેથી તે ક્લોક્વાઇસ દિશામાં ફરશે અને આ કંડક્ટર સ્લોટમાં મૂકવામાં આવશે આગળ તે મોટરના બેક emf છે જે સામાન્ય રીતે આકૃતિ 12 નો સંદર્ભ લે છે હવે આ એક મોટર છે અને ધારો કે તમે તે કંડક્ટર અને કરંટ લો કે કરંટ પ્લેનમાં પ્રવેશ કરી રહ્યો છે તેથી જો તે પ્લેન માં પ્રવેશ કરી રહ્યું છે તો તમે ફરી જુઓ તો આ તે જ ફિલોસોફી છે કે કરંટ પ્લેનમાં પ્રવેશ કરી રહ્યો છે તેથી આ અંગૂઠો એ કરંટ ની દિશા બતાવી છે અને તે રીતે તેને ખસેડો પછી તમે ફક્ત સમજો કે જેને તમે આંગળી 1 કહેશો આ ફ્લક્ષ ની દિશા છે તેથી જ આ અહીં બતાવવામાં આવ્યું છે અને આ N થી S ફ્લક્સ લાઇન N થી S હશે તેથી સ્વાભાવિક રીતે તમે જેને ફોર્સ કહો છો તે મજબૂત જે તમે આને મેગ્નેટીક ક્ષેત્રથી નબળા તરફ કાર્ય કરી રહ્યું છે તેથી આ ફોર્સ ની દિશા છે અને સ્વાભાવિક રીતે આ ગતિની દિશા છે તેથી DC મોટરમાં જ્યારે આર્મેચર કંડક્ટરને તેના પર ફેરવે છે ત્યારે તમે જેને કહો છો તે બળની રેખાઓ ને હોલ્ડ પર રાખો લાઈન કાપી નાખો મેગ્નેટીક ક્ષેત્રના ફોર્સ ની રેખાઓ કાપી લો જેમાં તેઓ ફરે છે તેથી તે emf જનરેટરની જેમ આર્મચરમાં ઇંડ્યુસ થાય છે તેથી આ ઓપરેશનમાં મોટર છે અને આ આર્મચર છે તેથી આ તે જ ફિલોસૂફી છે અને આ ફક્ત N પોલ અહીં બતાવવામાં આવ્યું છે અને આ તે છે જેને તમે બેક emf કહો છો તેના વિશે વિચારો તેથી તે કિસ્સામાં એ થશે કે ઇંડ્યુસ Emf મશીનમાં કરંટ ના વિરોધમાં કાર્ય કરે છે અને તેથી લાગુ વોલ્ટેજ પર પણ તેથી તે આ વોલ્ટેજને બેક emf તરીકે સંદર્ભિત કરી શકાય છે હવે તમે જે ટ્રાન્સફોર્મર જોયું છે કે જેમાં આ ઘટાડી શકાય છે જે લેન્ઝનો નિયમ છે જે જણાવે છે કે ઇંડ્યુસ Emf ની દિશા તે બદલાવનો વિરોધ કરે છે જે તે ચોક્કસપણે લાગુ વોલ્ટેજ છે તેથી તેનો અર્થ એ છે કે જો તમે જુઓ કે આ દિશા છે અને આ તે છે અને આ બેક emf Eb છે જો તમે જુઓ કે નેગેટિવ પોલારિટી માં જવાને ના બદલે આ ખરેખર કરંટ મોટર માંથી નીકળી રહ્યો છે તે ફક્ત એક સ્કેમેટિક ડાયગ્રામ છે પરંતુ જ્યારે તમે જોડી રહ્યા હોવ ત્યારે સપ્લાય વોલ્ટેજ જોશો તેથી તે મતલબ અહી છે આ ઘટાડી શકાય છે અને લેન્ઝનો નિયમ જેમાં જણાવાયું છે કે ઇંડ્યુસ Emf ની દિશા લાગુ વોલ્ટેજ ના પરિવર્તન નો વિરોધ કરે છે તેથી જ ઇંડ્યુસ Emf જનરેટરના સૂત્રનો ઉપયોગ કરીને બેક emf ની મેગ્નીટ્યુડ ની ગણતરી કરી શકાય છે બેક emf માટે સમાન સૂત્ર Eb ∅ Z N 60 P A હશે તેનો અર્થ ZP 60 A ∅∅ N છે તેથી ZP 60 A એક કોંસ્ટંટ છે તેથી Eb એ મોટર બેક emf દીઠ k ∅ N તરીકે લખી શકાય છે તેથી k ZP 60 A છે કારણ કે Z એક કોંસ્ટંટછે P એક કોંસ્ટંટછે A એક કોંસ્ટંટ છે અને તેથી તે કોંસ્ટંટ છે તેથી આ તે છે જેને તમે બેક Emf કહો છો જ્યારે તમે દાખલા લેશો ત્યારે તમે જોશો કે વસ્તુઓ ઘણી સરળ છે તેથી આ કિસ્સામાં બેક emf હંમેશાં લાગુ કરેલ વોલ્ટેજ કરતા ઓછું હોય છે તેથી જ્યારે મશીન સામાન્ય સ્થિતિમાં ચાલતું હોય ત્યારે તફાવત ખૂબ જ નાનો હોય છે તેથી તે આ બંને મુખ્ય જથ્થા વચ્ચેનો તફાવત છે જે ખરેખર આર્મચર સર્કિટના રેસિસ્ટન્સ માથી કરંટ નું વહન કરે છે તે પછીથી જોશે જો આર્મેચરનો રેસિસ્ટન્સ r a છે બેક emf Eb છે આપેલ વોલ્ટેજ V છે ત્યારે આ સૂત્ર છે V Eb I a r a આ આપણે પછી જોઈશું